મટિરિયલ એનિસ્ટરોપી ઇન ફ્રેકચર ટફનેસ તમે જાણો છો મેં ઉલ્લેખ કર્યો છે કે ફ્રેકચર ટફનેસમાં મટિરિયલ ટેસ્ટ માં પણ એનિસોટ્રોપીને સંબોધિત કરવામાં આવે છે અને મેં પહેલેથી જ બતાવ્યું હતું કે પ્લેટ સ્ટોકમાંથી સ્પેસીમેન પસંદગી કેવી રીતે કરવી વિચાર એ વાત પર ભાર મૂકવાનો છે કે તમે જુઓ છો L T અને S દિશાઓ સાથે પ્રોપર્ટી કેવી રીતે બદલાય છે તેથી તમે ક્રેક સાથે વિવિધ દિશાના સ્પેસીમેન ઓ લો છો અને ફ્રેકચર ની ટફનેસ ને યોગ્ય રીતે શોધી કાઢો છો તેથી તમારે જાણવું પડશે કે તે TL TS LT LS ST અથવા SL છે હકીકતમાં મેં તમને ફક્ત પ્રથમ બે દોરવાનું કહ્યું હતું બાકીના ટેબલમાંથી ભરો હું આશા રાખું છું કે તમે તે કર્યું હશે ખાસ કરીને જ્યારે તમારી પાસે સપાટીની ક્રેક હોય ત્યારે પ્રોપર્ટી ની વિવિધતા જે L T અને S દિશાનું કાર્ય છે તે પાર્ટ થ્રુ ક્રેક કેવી રીતે પ્રસરી શકે છે તે પ્રભાવિત કરી શકે છે અને તમારે એ નોંધવું પડશે કે ST દિશા માટે ટફનેસ મૂલ્યો LT દિશા કરતા 30 થી 60 ટકા ઓછા હોઈ શકે છે તેથી પાર્ટ થ્રુ ક્રેકના કિસ્સામાં જો તમને આ વિવિધતાઓ ખબર ન હોય તો ગ્રોથ ની ખોટી આગાહી કરી શકાય છે વાસ્તવમાં આપણે એ પણ જોયું હતું કે ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગના સંબંધમાં અન્ય સંબંધિત સ્ટાન્ડર્ડ શું છે પસંદ કરેલી મટિરિયલ માટે ફ્રેકચર ની ટફનેસ મૂલ્યો હવે આપણે શું કરીશું આપણે ફ્રેકચર ની ટફનેસ ના સેમ્પલ મૂલ્યો પણ જોઈશું અને આપણે ફક્ત ત્રણ સ્પેસીમેન ઓ માટે જ લખી શકીએ છીએ મારી પાસે આપેલી મટિરિયલ છે અને આ વિવિધ પ્રક્રિયાઓ છે જેના દ્વારા મટિરિયલ મેળવવામાં આવે છે અને તમારી પાસે MPa માં યીલ્ડ ની સ્ટ્રેન્થ છે અને અમારી પાસે MPa રૂટ મીટર તરીકે સ્ટ્રેસ ની ઇન્ટેન્સિટી નું ફેક્ટર છે તેથી જો તમે જુઓ તો આપણે ખરેખર ખૂબ જ ઉચ્ચ સ્ટ્રેન્થ વાળા એલોયની વાત કરી રહ્યા છીએ તમે જુઓ છો કે 1280 થી સૂચિમાં ફેરફાર એ MPa માં યીલ્ડ સ્ટ્રેન્થ નું ઓછામાં ઓછું મૂલ્ય છે અને તે ઓછામાં ઓછા આ પૃષ્ઠમાં 1785 સુધી જાય છે સ્ટીલના વિવિધ પ્રકારઓ માટે સ્ટીલ 4340 માટે યીલ્ડ સ્ટ્રેન્થ 1495 થી 1640 MPa છે અને KIC 50 થી 63 MPa રૂટ મીટર તરીકે આપવામાં આવે છે માર્જિંગ સ્ટીલ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જ્યારે યીલ્ડ સ્ટ્રેન્થ 1785 MPa હોય ત્યારે તમે અન્ય સ્ટીલ માટે લખી શકો છો તે સ્ટીલ માટે KIC 88 થી 97 MPa રુટ મીટર હોવાનું નિર્ધારિત છે તે તમને એક સ્વાદ આપે છે તમે ખરેખર ઉચ્ચ સ્ટ્રેન્થ એલોયની વાત કરી રહ્યા છો અને સ્ટીલના કિસ્સામાં ફ્રેકચર ની ટફનેસ ની લાક્ષણિક બદલાવ શું છે અને આ સ્લાઇડમાં તમારી પાસે એલ્યુમિનિયમ છે અને આપણે ફરીથી આમાંથી બે એલોય જોઈશું અને અહીં ફરીથી તમે શોધી શકો છો મિનિમમ યીલ્ડ સ્ટ્રેન્થ 345 MPa જેવી છે તમે આની નીચેની કોઈપણ મટિરિયલ ની વાત નથી કરી રહ્યા અને 2014 એલ્યુમિનિયમ માટે યીલ્ડ સ્ટ્રેન્થ 435 થી 470 MPa ની વચ્ચે છે ફ્રેકચર ની ટફનેસ સ્ટીલ કરતા ઘણી ઓછી છે તમારી પાસે તે ફક્ત 23 થી 27 MPa રુટ મીટર છે તેથી બેઝિક નોલેજ તમારે જે ધ્યાનમાં રાખવું જોઈએ તે એ છે કે સ્ટીલ માટે ફ્રેક્ચર ટફનેસ એલ્યુમિનિયમની તુલનામાં ખૂબ ઊંચી છે જે આપણે અગાઉ ગ્રાફિકલી પણ જોઈ હતી તેથી તમે એલ્યુમિનિયમની બીજો પ્રકાર લો જો તમે 2020 ને જુઓ કે જેમાં યીલ્ડ સ્ટ્રેન્થ 525 થી 540 નું સૌથી વધુ મૂલ્ય છે તો ફ્રેકચર ની ટફનેસ માં કોઈ મોટો ફેરફાર નથી તે 22 થી 27 MPa રૂટ મીટર છે મટિરિયલ ની દરેક પ્રકાર માટે તમારે ફ્રેકચર ની ટફનેસ શોધવાની જરૂર છે યીલ્ડ ની સ્ટ્રેન્થ અને ફ્રેકચર ની ટફનેસ મૂલ્ય વચ્ચે કોઈ સંબંધ નથી જો યીલ્ડ ની સ્ટ્રેન્થ વધે છે તો તે જરૂરી નથી ફ્રેકચર ની ટફનેસ મૂલ્ય પણ વધે છે આ બે સ્વતંત્ર પરિમાણો છે વાસ્તવમાં ભૌતિક વૈજ્ઞાનિકોને એવી મટિરિયલ વિકસાવવાનું કામ સોંપવામાં આવે છે જેમાં યીલ્ડ ની સ્ટ્રેન્થ નું ઊંચું મૂલ્ય તેમજ ટફનેસ નું ઊંચું મૂલ્ય હોય તે તેમના માટે એક પડકાર છે અને તેઓ તેના પર કામ કરતા રહે છે અને વિદેશી મટિરિયલ વિકસાવે છે પ્લેન સ્ટ્રેસ ફ્રેકચર ટફનેસ ટેસ્ટિંગ આને જોયા પછી આપણે પ્લેન સ્ટ્રેસ ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ તરફ આગળ વધીશું આપણે અગાઉ પ્લેન સ્ટ્રેન ફ્રેક્ચરની ટફનેસ જોઈ છે પ્લેન સ્ટ્રેઈનના કિસ્સામાં આપણે પ્રમાણભૂત સ્પેસીમેન ઓ જોયા હતા ફ્રેકચર ની ટફનેસ નું મૂલ્યાંકન કરવા માટે તમારી પાસે પ્રમાણિત પ્રક્રિયા છે બીજી બાજુ પ્લેન સ્ટ્રેસ ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ માટે હજુ સુધી કોઈ પ્રમાણભૂત સ્પેસીમેન ઓની દરખાસ્ત કરવામાં આવી નથી તેથી આ તફાવત છે અને લોકો શું કરે છે તમારે નોંધવું પડશે કે પ્લેન સ્ટ્રેઈન ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ માટે ઉપયોગમાં લેવાતા કોમ્પેક્ટ ટેન્શન સ્પેસિમેન અને અન્ય આવા નમુનાઓ પ્લેન સ્ટ્રેસ ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ માટે યોગ્ય નથી તેથી લોકો કેન્દ્રમાં ક્રેક વાળી પેનલનો ઉપયોગ કરે છે અને બીજું મહત્વનું પાસું આપણે પ્લેન સ્ટ્રેઈન ફ્રેક્ચર ટફનેસમાં જોયું હતું તમારે કુદરતી ક્રેક વિકસાવવી પડશે ફક્ત કુદરતી ક્રેક સાથે તમે ટેસ્ટ કરી શકો છો તે એક મોટું સર્કસ હતું તમે શેવરોન નોચ જોયો હતો તમે એ પણ જોયું કે શા માટે શેવરોન નોચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તમારા માટે આરામદાયક સ્પેસીમેન મેળવવા માટે ક્રેકના મૂળ અને પ્લેન પર નિયંત્રણ રાખવું જરૂરી છે પછી તમે ફટીગ પૂર્વ ક્રેકીંગ નિયંત્રણ ો હતા અને તેથી વધુ અને તેથી આગળ તેથી પ્લેન સ્ટ્રેસ ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગના કિસ્સામાં એક છૂટછાટ એ છે કે સો કટ પૂરતી છે અને પ્લેન સ્ટ્રેસ ટેસ્ટિંગમાં જે ખૂબ જ અલગ છે તે એ છે કે તમારી પાસે હંમેશા સ્ટેબલ ફ્રેકચર રહેશે જેના પછી કેટાસ્ટ્રોફીક ફેલ્યોર આવશે તેથી શું થાય છે જો તમારી પાસે સો કટ હોય તો તે સ્ટેબલ ફ્રેકચર ને કારણે વાસ્તવિક ક્રેકમાં બદલાય છે પ્લેન સ્ટ્રેન ફ્રેક્ચર ટફનેસના કિસ્સામાં તમારે ફટીગ લોડિંગ દ્વારા કુદરતી ક્રેક વિકસાવવી પડશે પ્લેન સ્ટ્રેસ ટેસ્ટિંગના કિસ્સામાં આવી જરૂરિયાતની જરૂર નથી એક સો કટ પર્યાપ્ત છે પરંતુ ત્યાં ભલામણો પણ છે સો કટ કેટલો પાતળો હોવો જોઈએ મૂળ રેડિયસ શું હોવી જોઈએ અને તેથી આગળ અને તેથી આગળ તેથી તફાવત એ છે કે પ્લેન સ્ટ્રેસ નમુનાઓને ફટીગ ની ક્રેક પડવાની જરૂર નથી પરંતુ આ બીજી મુશ્કેલી પણ લાવે છે તમારી પાસે સો કટ છે જે સ્ટેબલ ફ્રેકચર દ્વારા ક્રેકમાં બદલાય છે અને પછી કેટાસ્ટ્રોફીક ફેલ્યોર આવે છે તેથી પ્લેન સ્ટ્રેસ ટેસ્ટિંગમાં એક મુશ્કેલી એ છે કે ફ્રેકચર થાય છે તે ક્રેક ની લંબાઈ શોધવાનું ખૂબ જ મુશ્કેલ છે તેમાં ભૂલો હોઈ શકે છે તેથી લોકોએ તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે પણ ઘડી કાઢ્યું છે આપણે તેમને પણ જોઈશું તેથી અહીં આવશ્યકતાઓમાંની એક છે તમારે ધીમી ક્રેક ગ્રોથ કરવાની જરૂર છે જો તે ન થાય તો તે એક સંકેત છે કે જે સો નો ઉપયોગ કરવામાં આવે છે તે ઇચ્છનીય નથી તેથી કોઈપણ પ્લેન સ્ટ્રેસ ટેસ્ટિંગમાં તમારી પાસે સ્ટેબલ ફ્રેક્ચર હોવું જોઈએ અને પછી કેટાસ્ટ્રોફીક ફેલ્યોર આવે સંકેત એ છે કે સો કટ જોવાની છે જો સો નો કટ ઇચ્છનીય પરિમાણનો હોય તો તમે હંમેશા એક સ્ટેબલ ફ્રેકચર જોશો જે પછી કેટાસ્ટ્રોફીક ફેલ્યોર આવશે તેથી સમસ્યામાંની એક છે ક્રેક ટિપને blunting જો તમારી પાસે પ્લાસ્ટીકના ડિફોર્મેશન ને કારણે પૂરતો પહોળો કટ હોય અને પ્લેન સ્ટ્રેસની પરિસ્થિતિમાં તમે જાણો છો તો તમારી પાસે એક મોટો પ્લાસ્ટિક ઝોન હશે ક્રેક ટીપ મંદ પડી શકે છે તેથી તે કિસ્સામાં પણ તમારે ખાતરી કરવી પડશે કે તીક્ષ્ણ ક્રેક ો ઉત્પન્ન થાય છે જુઓ જો તમે ફોટોએલાસ્ટીક પ્રયોગ કરવા જશો તો આપણે ફક્ત એક સો લઈશું અને પછી તે કરીશું આપણે કહીશું કે તમે કટરની જાડાઈ 0 1 મિલીમીટર કે તેથી ઓછી હોય તેટલી પાતળી લો અને પછી પાતળી ચીરો બનાવો જ્યારે તમે સ્ટેબલ ફ્રેકચર ને કારણે પ્લેન સ્ટ્રેસ ટેસ્ટિંગ માટે જાઓ છો ત્યારે તમને હંમેશા કુદરતી ક્રેક મળે છે પરંતુ લોકોએ પ્રાયોગિક રૂપે જે મેળવ્યું છે તે છે તમારી પાસે એક નાની રેડિયસ હોવી જરૂરી છે જે મટિરિયલ દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી જો તમને સ્ટેબલ ક્રેક ગ્રોથ ન મળે તો તમારે જઈને તપાસ કરવી જોઈએ કે તમે પ્રારંભિક ક્રેકને કેવી રીતે સુધારી શકો તેથી જે અવલોકન કરવામાં આવ્યું છે તે એ છે કે H 11 સ્ટીલના કિસ્સામાં 20 માઇક્રોન રુટ રેડિયસ એ કહેવા માટે પૂરતી છે કે ક્રેક મંદ છે આપણે કહ્યું છે કે મંદબુદ્ધિ ન થવી જોઈએ તમારે તીક્ષ્ણ ક્રેક કરવાની જરૂર છે અને તમારી પાસે એક વ્યાખ્યા છે જેને blunting તરીકે ગણવામાં આવે છે જો તમારી પાસે 20 માઇક્રોન રુટ રેડિયસ હોય તો ક્રેક મંદ છે જે ઇચ્છનીય નથી તેથી તમારે વધુ ઝીણી સો કાપવી જોઈએ જોકે સો પર્યાપ્ત છે તે કેટલું ઝીણું છે તે મટિરિયલ પર આધારિત છે તમે તેને અજમાયશ અને ભૂલ દ્વારા મેળવી શકો છો અને આ એ પણ જણાવે છે કે અનુમતિપાત્ર નિખાલસતા પ્રાયોગિક રીતે સ્થાપિત કરવાની જરૂર છે અને તમારી પાસે ચોક્કસ સ્ક્રીનીંગ ક્રાઇટેરિયા છે ક્રેકની લંબાઈ પહોળાઈના ત્રીજા ભાગ કરતાં ઓછી હોવી જોઈએ 2a એ w કરતાં 3 બાય ઓછું છે અને મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે જે ક્ષણે તમે પ્લેન સ્ટ્રેસ ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ પર આવો છો ત્યારે પેનલની પહોળાઈ પણ મહત્વપૂર્ણ છે અને અહીં તમારી પાસે સ્ક્રીનીંગ ક્રાઇટેરિયા છે જે કહે છે કે 2a w બાય 3 કરતા ઓછો હોવો જોઈએ અને તમે જે પણ ફ્રેકચર ની સ્ટ્રેન્થ મેળવો છો તે યીલ્ડ સ્ટ્રેન્થ ના 2 બાય 3 ગણા કરતા ઓછી હોવી જોઈએ સિગ્મા ys આ માત્ર સ્ક્રીનીંગ ક્રાઇટેરિયા છે એન્ટિ બકલિંગ ગાઈડ અને આ એક ખૂબ જ રસપ્રદ અવલોકન છે મારી પાસે પાતળી પેનલ છે અને મારી પાસે ક્રેક છે અને સ્લાઇડનું શીર્ષક કહે છે તે એન્ટી બકલિંગ માર્ગદર્શિકા છે હું એનિમેશનનું પુનરાવર્તન કરીશ તમે જોઈ શકશો જ્યારે લોડ્સ લાગુ કરવામાં આવે છે ત્યારે ક્રેકની નજીકનો પ્રદેશ બકલ્સ શું તમે જાણો છો કે આવું કેમ થાય છે હું માત્ર એક ટેન્શન લાગુ કરું છું શા માટે બકલિંગ ક્રેકની નજીકમાં થાય છે તમે જાણો છો તમારે છિદ્ર સાથેની પ્લેટના તમારા પરિણામ પર પાછા જવું પડશે અને ચાલો જોઈએ જે પરિણામ આપણે જોયું મારી પાસે એક છિદ્રવાળી પ્લેટ છે અને છિદ્રની રેડિયસ મોટી છે તે એક્સીયલ લોડિંગને આધિન છે ચાલો હું જણાવું કે આના પર સ્ટ્રેસ ની વિવિધતા શું છે અને જો તમે સ્ટ્રેસ ની વિવિધતા જુઓ તો તમે જોશો કે તે આ બંને છેડે 3 ગણા સિગ્મા ફાર ફીલ્ડનું મૂલ્ય પ્રાપ્ત કરે છે કારણ કે લોડ આડા લાગુ પડે છે તમે બધા જાણો છો કે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ફેક્ટર 3 છે મહત્વનું પરિણામ શું છે x અક્ષ સાથે આ સ્થાને તે દૂરના ક્ષેત્રના સ્ટ્રેસ ના ઓછા મૂલ્ય સુધી પહોંચે છે તેથી તમારી પાસે અહીં એક સંકોચન છે અને તમારી પાસે અહીં સ્ટ્રેસ છે જે સિગ્મા x x બરાબર 1 ઓછા 2 cos 2 થીટામાં સિગ્મા થીટાની તમારી અભિવ્યક્તિથી સરળતાથી મેળવી શકાય છે તેથી જો તમે થીટાને 0 ની બરાબર મૂકો છો તો તમને આ સિગ્મા થીટા થીટા કંપરેસિવ તરીકે મળશે જુઓ આ મેં કહ્યું હતું જ્યારે તમારી પાસે જીઓમેટ્રિક ડિસકન્ટીન્યુટી હોય છે તે ચોક્કસપણે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન પેદા કરે છે અન્ય અવલોકન એ છે કે એક એક્સીયલ સ્ટ્રેસ ક્ષેત્ર જીઓમેટ્રિક ડિસકન્ટીન્યુટીની નજીકના દ્વિએક્સીયલ સ્ટ્રેસ ક્ષેત્રમાં બદલાય છે અને જ્યારે તમે ખરેખર સ્ટ્રેસ ક્ષેત્રની તપાસ કરો છો ત્યારે તમને આશ્ચર્ય પણ થાય છે જ્યારે હું સ્ટ્રેસ લાગુ કરું છું ત્યારે ત્યાં કંપરેસિવ સ્ટ્રેસ પણ છે જે છિદ્રની સીમા પર વિકસિત થઈ શકે છે ક્રેકના કિસ્સામાં તેના જેવું જ કંઈક થાય છે તેથી જ્યારે તમે લોડ લાગુ કરો છો કંપરેસિવ સ્ટ્રેસ ને કારણે અને તમારી પાસે પાતળી પેનલ હોવાથી પેનલને બકલિંગ શક્ય છે તમે પ્રશ્ન પૂછી શકો છો કે શું આ બકલિંગ ઇચ્છનીય છે કે નહીં જ્યારે તમે ટેસ્ટ કરો છો ત્યારે શું મારે બકલિંગ કરાવવાનું હોવું જોઈએ અથવા મારે બકલિંગ ને અટકાવતા અથવા બકલિંગ ને મંજૂરી આપતા મૂલ્યો શોધવા જોઈએ તેથી આ એક ચર્ચાસ્પદ મુદ્દો છે આપણે જોઈશું કે લોકોએ તે કેવી રીતે કર્યું છે તેથી તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જ્યારે લોડ વધે છે ત્યારે પાતળા પેનલમાં ક્રેક બકલિંગ થઈ શકે છે વાસ્તવિક સ્ટ્રક્ચર ઓમાં બકલિંગ સંપૂર્ણપણે નિયંત્રિત ન હોઈ શકે તેથી લોકો શું કહે છે બકલિંગ માર્ગદર્શિકાઓ વિના ટેસ્ટ પરિણામોને કેટલીકવાર પ્રાધાન્ય આપવામાં આવે છે તેમ છતાં તમે આ ડાયગ્રામ દોરો છો જ્યાં તમારી પાસે આ છે ખાસ માર્ગદર્શિકાઓ પ્રદાન કરવામાં આવે છે જે જ્યારે લોડ લાગુ કરવામાં આવે ત્યારે પેનલને બકલિંગ થી અટકાવશે બકલિંગ ને રોકવા માટે આ માર્ગદર્શિકાઓ છે તેઓ એન્ટી બકલિંગ માર્ગદર્શિકાઓ તરીકે ઓળખાય છે તેથી એક ભલામણ છે એન્ટી બકલિંગ માર્ગદર્શિકાઓ સાથે ટેસ્ટ કરો અન્ય ભલામણ એ છે કે વાસ્તવિક બંધારણમાં જ્યારે તમારી પાસે પાતળી પેનલ હોય ત્યારે તમારી પાસે હંમેશા બકલિંગ ને રોકવાની જોગવાઈ ન પણ હોય તેથી આ રીતે ટેસ્ટ કરાવવું વધુ સમજદાર રહેશે જેથી કરીને બકલિંગ ની અસર તમારા ટેસ્ટ પરિણામોમાં સમાવિષ્ટ છે તેથી તે એક ચર્ચાસ્પદ મુદ્દો છે અને બીજી ભલામણ એ છે કે તમારે હંમેશા લોડ કરીને ક્રેક ઉગાડવો પડશે આપણે જે જોયું છે જ્યારે તમે ભાર વધારશો ત્યારે તમારી પાસે સ્ટેબલ ફ્રેકચર હશે અને ત્યારબાદ અનસ્ટેબલ ફ્રેકચર થશે અને હકીકતમાં લોકો આ પ્લેન સ્ટ્રેસ ટેસ્ટિંગનો વીડિયો રેકોર્ડ બનાવે છે અને તેઓએ ચોક્કસપણે જોવું પડશે અનસ્ટેબલ ફ્રેકચર પછી સ્ટેબલ ફ્રેકચર હશે આ રીતે લોકો પરિણામોને ફિલ્ટર કરે છે તમે અનિવાર્યપણે તે શું કરી રહ્યા છો તમે એક એક્સીયલ લોડિંગ લાગુ કરી રહ્યાં છો આખી પેનલમાં કયા લોડમાં કેટાસ્ટ્રોફીક ફેલ્યોર છે તે તમે શોધવા જઈ રહ્યા છો તેથી અહીં જે ભલામણ કરવામાં આવે છે તે છે સો દ્વારા ક્રેકની લંબાઈ વધારશો નહીં અને પછી ક્રિટીકલ ક્રેક લંબાઈ શોધો જે ઇચ્છનીય પ્રથા નથી ઇન્ફ્લુએન્સ ઓફ પેનલ વિડથ તમારે હંમેશા લોડ કરીને જ ક્રેક ઉગાડવી જોઈએ જો તમે આ રીતે કરો છો તો પરિણામ બરાબર આવશે બીજી તરફ જો તમે ક્રિટીકલ ક્રેક ની લંબાઈ અને ક્રિટીકલ સ્ટ્રેસ ને જોઈને તેને ઉગાડશો તો તે ક્રિટીકલ ક્રેક લંબાઈ કેટલી છે તેનો વધુ પડતો અંદાજ લાવી દેશે કારણ કે આપણે જોવા જઈ રહ્યા છીએ ત્યાં પ્રારંભિક ક્રેક લંબાઈ હશે એક સ્ટેબલ ક્રેક ગ્રોથ લક્ષણ છે ત્યારપછી અનસ્ટેબલ ફેલ્યોર જે આપણે R કર્વ ની મદદથી લાંબા સમય પહેલા પ્લેન સ્ટ્રેસની સ્થિતિની ચર્ચા કરતી વખતે પણ જોઈ હતી આપણે તેના પર ફરીથી એક નજર કરીશું અને તમારે જે પણ નોંધવું પડશે તે છે ફક્ત ચોક્કસ પેનલની પહોળાઈ માટે અથવા તેનાથી આગળ જે પણ પ્રોપર્ટી તમે ક્રિટીકલ સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર તરીકે શોધો છો તે સ્ટેબલ થાય છે હું ઈચ્છું છું કે તમે આનું સુઘડ સ્કેચ બનાવો તેથી તમારી પાસે આલેખ છે x અક્ષ પર પેનલની પહોળાઈ ઉલ્લેખિત છે y અક્ષ પર તમારી પાસે ફ્રેકચર ની ટફનેસ છે અને તમે જે શોધો છો તે છે જો પેનલની પહોળાઈ ચોક્કસ પહોળાઈ કરતાં વધી જાય તો KIC નું મૂલ્ય સ્ટેબલ રહે છે તેથી અહીં મુદ્દો એ છે કે પ્લેન સ્ટ્રેસમાં પેનલની પહોળાઈની ભૂમિકા છે જો ગણતરી કરેલ મૂલ્ય ભૌતિક પ્રોપર્ટી ની જેમ વર્તે છે તો ચોક્કસ પહોળાઈની જરૂર છે તેથી ધ્યાનમાં લેવાનો વિચાર એ છે કે આપેલ જાડાઈ માટે પેનલની મિનિમમ પહોળાઈ હોવી જોઈએ જુઓ ટેસ્ટ એ પ્લેન સ્ટ્રેઈન ફ્રેક્ચર ટફનેસ તેમજ પ્લેન સ્ટ્રેસ ફ્રેક્ચર ટફનેસમાં સામેલ છે આ બધા કિસ્સાઓમાં તમે બધા પરિમાણો લાવો છો આ પ્રકારનું સંપૂર્ણ ટેસ્ટ તમે અન્ય એન્જિનિયરિંગ પ્રેક્ટિસમાં જોઈ શકતા નથી તેથી જ્યારે તમે આ પરિણામોનો ઉપયોગ કરો છો ત્યારે તમારે તેને મહત્વ આપવું પડશે સ્ટેબલ ફ્રેકચર ફોલોવડ બાય કેટાસ્ટ્રોફીક ફ્રેકચર ચાલો આપણે પાછા જઈએ અને જોઈએ અને સમજીએ અને પાતળી પેનલોમાં સ્ટેબલ ફ્રેકચર કેવી રીતે થાય છે તેનું પુનરાવર્તિત કરીએ અને હું આશા રાખું છું કે તમને આ યાદ હશે કોર્સના પ્રારંભિક ભાગમાં આની ચર્ચા કરવામાં આવી હતી તેથી ડાબી બાજુએ તમારી પાસે પ્રારંભિક ક્રેકની લંબાઈ છે જમણી બાજુએ તમારી પાસે ક્રેકની ગ્રોથ છે ડેલ્ટા એ આપવામાં આવે છે y અક્ષ પર તમે ઊર્જા G તેમજ Rનું પ્લોટ કરો છો અને તમારી પાસે આ આકારમાં R કર્વ છે કારણ કે R કર્વ આના જેવો છે જ્યારે તમને સિગ્મા 1 જેવો સ્ટ્રેસ હોય છે અને અનુરૂપ ઊર્જા રીલીઝ દર G1 હોય છે જે રેઝિસ્ટન્સ કરતા ઓછો હોય છે તેથી ક્રેક પ્રચાર કરશે નહીં પરંતુ જે ક્ષણે હું સિગ્મા 2 પર પહોંચું છું જ્યાં G2 આ બિંદુએ R ની બરાબર છે જ્યારે ભાર થોડો વધશે ત્યારે તમારી પાસે સ્ટેબલ ફ્રેકચર હશે જો લોડ બંધ થઈ જાય તો ક્રેક પણ બંધ થઈ જશે જો હું ભાર વધારતો રહીશ તો થોડા સમય પછી તમને અનસ્ટેબલ ફ્રેકચર થશે આપણે તેને અગાઉ જોયું હતું પરંતુ હવે સારી સમજણ સાથે તમે આ પાસાની પ્રશંસા કરી શકશો તેથી જ્યારે લાગુ સ્ટ્રેસ નું મૂલ્ય ક્રિટીકલ મૂલ્ય સિગ્મા c સુધી પહોંચે છે અને અનુરૂપ ઊર્જા પ્રકાશન દર G c હોય છે ત્યારે રેખા R કર્વ ની સ્પર્શક બને છે તેથી અહીંના બિંદુથી જે સિગ્મા 2 થી સિગ્મા c સુધી નિર્ધારિત છે તમારી પાસે ડેલ્ટા a1 ની બરાબર વધતી લંબાઈનું સ્ટેબલ ફ્રેકચર હશે તેથી આ તે છે જ્યાં પ્રશ્ન આવે છે કોઈપણ પેનલ માટે તમારે જાણવાની જરૂર છે ફ્રેકચર ની સ્ટ્રેન્થ શું છે અને ક્રિટીકલ ક્રેક લંબાઈ શું છે પ્રશ્ન એ છે કે શું તમે a1 ને ક્રિટીકલ ક્રેક લંબાઈ તરીકે અથવા a1 વત્તા ડેલ્ટા a1 ને ક્રિટીકલ ક્રેક લંબાઈ તરીકે જાણ કરશો જો તમે સૂક્ષ્મ મુદ્દાઓ પર ધ્યાન ન આપ્યું હોય તો તમે ફક્ત a1 વત્તા ડેલ્ટા a1 ને ક્રિટીકલ ક્રેક લંબાઈ તરીકે કહો છો જે ખોટું છે ક્રિટીકલ ક્રેક લંબાઈ તરીકે તમારી પાસે 1 વત્તા ડેલ્ટા a 1 હોઈ શકે નહીં આદર્શરીતે a1 એ ક્રેક છે જે તમારી પાસે છે ફ્રેકચર ની પ્રક્રિયાને કારણે તે A1 થી ડેલ્ટા a1 સુધી વિસ્તર્યું છે તે ફટીગ અથવા સ્ટ્રેસ કાટ અથવા આમાંથી કોઈ એક જેવી ગ્રોથ ની પદ્ધતિ નથી તમારી પાસે સ્ટેબલ ફ્રેકચર છે અને ત્યારબાદ અનસ્ટેબલ ફ્રેકચર છે અને તમે જાણો છો લોકો કહે છે કે શરૂઆતના દિવસોમાં ફ્રેકચર સાહિત્યમાં ઘણી મૂંઝવણો હતી અને આપણે એ પણ જોયુ છે કે હવે આપણે જે પણ અવલોકન કર્યું છે તેનો સારાંશ બે શરતો તરીકે કરી શકાય છે જે કેટાસ્ટ્રોફીક ફેલ્યોર માટે જરૂરી અને પર્યાપ્ત છે G એ R ની બરાબર હોવી જોઈએ તે જરૂરી શરત છે અને પર્યાપ્ત શરત એ છે કે ડાઉ G ને ડાઉ દ્વારા ભાગ્યા a બરાબર ડાઉ R વડે ડાઉ a તેથી જ્યારે તે સ્પર્શક બને છે ત્યારે તે સંતુષ્ટ થાય છે અને જે મુદ્દો તમે સાહિત્યમાં જુઓ છો તે એ છે કે સિગ્મા c એ ક્રેક લંબાઈ a1 વત્તા ડેલ્ટા a1 પર ફ્રેક્ચર સ્ટ્રેન્થ નથી પરંતુ તે a1 માટે છે તેથી લોકો બીજી ઓલટરનેટિનગ પરિભાષા સાથે બહાર આવ્યા છે જો તમે KIC શું છે તેના પર જાઓ છો તો તમે સીમિત ભૂમિતિ માટે બીટા એ તમારું ફેક્ટર છે જે a by w અને તેથી વધુ અને આગળનું કાર્ય હશે pi a c નું સિગ્મા c રુટ એ છે જેનાથી આપણે ટેવાયેલા છીએ તેનો અર્થ એ કે તમારે ક્રિટીકલ ક્રેક લંબાઈ કેટલી છે તે આપવી પડશે એક c તમે તેને યોગ્ય રીતે માપી પણ શકતા નથી તેથી લોકો સ્પષ્ટ ટફનેસ સાથે બહાર આવ્યા જે K1e છે જે pi a1 ના સિગ્મા c વર્ગમૂળ તરીકે આપવામાં આવે છે આપણે આને ગ્રાફિકલી જોઈશું એકવાર તમે ગ્રાફ જોશો તમે આ ઓલટરનેટિનગ વ્યાખ્યાની પ્રશંસા કરી શકશો તેથી પાતળી પેનલોમાં તમારી પાસે હંમેશા સ્ટેબલ ફ્રેકચર હશે અને ત્યારબાદ અનસ્ટેબલ ફ્રેકચર થશે મેં ઉલ્લેખ કર્યો છે તેમ પ્લેન સ્ટ્રેસમાં ફ્રેક્ચર થયેલા સ્પેસીમેન માંથી ક્રિટીકલ ક્રેક લંબાઈનું માપન મુશ્કેલ છે આ એટલા માટે છે કારણ કે તમે મૂળ ક્રેક ની લંબાઈ અને સ્ટેબલ ફ્રેકચર દરમિયાન અનુસરેલા તબક્કા વચ્ચે તફાવત કરી શકશો નહીં તમને માપવામાં ચોક્કસ મુશ્કેલી પડશે તેથી pi a c ના વર્ગમૂળમાં બીટા સિગ્મા c બરાબર KIC શોધવાનું મુશ્કેલ છે તેથી લોકોએ ઓલટરનેટિનગ વ્યાખ્યાની ભલામણ કરી છે જ્યાં તમારી પાસે pi a 1 ના બીટા સિગ્મા c વર્ગમૂળની બરાબર K1e છે આ સ્પષ્ટ ટફનેસ તરીકે ઓળખાય છે તેથી તમે સાહિત્યમાં જોશો કે ટફનેસ શું છે જેનાથી ક્રેક શરૂ થાય છે એવી ટફનેસ કે જેના પર તે કેટાસ્ટ્રોફીક ફેલ્યોર ધરાવે છે અને દેખીતી ટફનેસ શું છે તેથી તમારી પાસે ત્રણેય વ્યાખ્યાઓ છે અહીં આપણે જોઈએ છીએ ટફનેસ નું મૂલ્ય શું છે કે જેના પર ક્રેકનું કેટાસ્ટ્રોફીક મૂલ્ય છે અને આ એક દેખીતી ટફનેસ છે તમારી પાસે બીજું એક પણ હોઈ શકે છે જ્યાં તમને અમારા ડાયાગ્રામ મુજબ સિગ્મા 1 અથવા સિગ્મા 2 જેવો સ્ટ્રેસ છે અને તમારી પાસે આ pi a 1 છે રેસિડયૂઅલ સ્ટ્રેન્થ ડાયગ્રામ તે ઈનીશીએશન ફ્રેકચર ની ટફનેસ હશે અને બીજો મહત્વનો ખ્યાલ જે તમારે અહીં શીખવાની જરૂર છે તે છે ક્રેકની હાજરીમાં રેસિડયૂઅલ સ્ટ્રેન્થ શું છે કારણ કે એરોસ્પેસ સ્ટ્રક્ચરમાં પાતળા પેનલનો ઉપયોગ થાય છે ફ્રેક્ચર મિકેનિક્સનો વિચાર એ છે કે શું મારી ડિઝાઇન સલામત છે જો મારી પાસે ક્રેક હોય તો રેસિડયૂઅલ સ્ટ્રેન્થ શું છે કે જે હું તેનાથી ધારી શકું અને તમારી પાસે અહીં શું છે ક્રેક લંબાઈ અને સ્ટ્રેસ વચ્ચેનો આલેખ તેથી જેમ જેમ ક્રેકની લંબાઈ વધે છે તેમ હું લાગુ કરી શકું તે સ્ટ્રેસ ઓછો અને ઓછો થતો જશે જ્યારે ક્રેક ની લંબાઈ ખૂબ જ નાની હોય ત્યારે તમે ખૂબ મોટો સ્ટ્રેસ લાગુ કરી શકો છો વાસ્તવમાં તે બતાવ્યા પ્રમાણે અનંત હોઈ શકતું નથી તે તમારી ડિઝાઇન સ્ટ્રેન્થ અથવા ઓછામાં ઓછી મટિરિયલ ની યીલ્ડ સ્ટ્રેન્થ દ્વારા મર્યાદિત હશે કારણ કે તે એક પાતળી પેનલ છે તમારી પાસે ટ્રેસ્કા યીલ્ડ ક્રાઇટેરિયા માન્ય રહેશે આ રીતે આપણે સુધારીશું અને જોઈશું આ સામાન્ય રીતે ટફનેસ ના મૂલ્યમાંથી આપે છે આ રેસિડયૂઅલ સ્ટ્રેન્થ આકૃતિઓ કેવી રીતે દેખાશે ટફનેસ ના નીચા મૂલ્ય માટે તમે જે સ્ટ્રેસ લાગુ કરી શકો તે ઓછા હશે ટફનેસ ના ઊંચા મૂલ્ય માટે તમે જે સ્ટ્રેસ લાગુ કરી શકો તે વધારે હોઈ શકે છે અને તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ મર્યાદિત પેનલમાં ફેલ્યોર નેટ સેક્શન યીલ્ડ દ્વારા પણ થઈ શકે છે જો ક્રેકની લંબાઈ પૂરતી લાંબી હોય અને તમારી પાસે ચોખ્ખો વિભાગ હોય જે પૂરતો નાનો હોય લોડના ચોક્કસ સંયોજન માટે ફ્રેકચર કરતાં વધુ તો તે પ્લાસ્ટિકનું પતન હશે જે પેનલ કેવી રીતે નિષ્ફળ જશે તે નક્કી કરશે હવે આપણે શું કરીશું આપણે જોઈશું કે આપણે દેખીતી ટફનેસ ની કેવી રીતે પ્રશંસા કરી શકીએ જુઓ આપણે જોયું છે કે સામાન્ય રીતે રેસિડયૂઅલ સ્ટ્રેન્થ ડાયગ્રામ કેવી રીતે દેખાશે તેથી મારી પાસે ક્રેક લંબાઈ વચ્ચેનો ગ્રાફ છે અને મને અહીં સ્ટ્રેસ છે અને તમારી પાસે આના જેવું કંઈક આલેખ હોઈ શકે છે ધારો કે લંબાઈ 2a ની ક્રેક માટે ચાલો હું કહું કે તે 2a1 છે સ્ટ્રેસ ના ચોક્કસ મૂલ્ય પર તમારી પાસે ક્રેક ઈનીશીએશન છે અને શું થશે તમારી પાસે આના જેવો બીજો ગ્રાફ હોઈ શકે છે ક્રેક આ રીતે પ્રચાર કરશે અને સ્ટ્રેસ ના આ મૂલ્ય પર જે સિગ્મા સી છે તમારી પાસે કેટાસ્ટ્રોફીક ફેલ્યોર હશે એકવાર ક્રેકની લંબાઈ વધી જાય અને આ રેખાને સ્પર્શે તો તમને કેટાસ્ટ્રોફીક ફેલ્યોર મળશે અને અહીં ક્રેક ઈનીશીએશન થાય છે અને આ આલેખમાંથી આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણે દેખીતી ટફનેસ નો ખ્યાલ વિકસાવવા માંગીએ છીએ તેથી દેખીતી ટફનેસ માટે આપણે શું કરવા જઈ રહ્યા છીએ આપણી પાસે આ સ્ટ્રેસ હશે આ રેખા વળેલી છે તેથી હું આને હોરિઝોન્ટલ તરીકે લખીશ મારી પાસે આ હશે અને હું આ બિંદુને ચિહ્નિત કરીશ 2a1 ની ક્રેક લંબાઈ માટે મારી પાસે આ પ્રયોગમાંથી એક બિંદુ છે જે દેખીતી ટફનેસ આપશે તેવી જ રીતે હું તે બધા મુદ્દાઓ માટે કરી શકું છું ઉદાહરણ તરીકે ધારો કે મારી પાસે લાંબી ક્રેક છે સાથે શરૂ કરવા માટે મારી પાસે 2a1 ની ક્રેક લંબાઈ છે ધારો કે મારી પાસે લાંબી ક્રેક છે તો ક્રેક ની શરૂઆત સ્ટ્રેસ ના નાના મૂલ્ય પર થશે અને તમે પણ જોશો કે આ લાંબા અંતરે જશે અને તમે જોશો કે ફ્રેકચર ની ટફનેસ સ્ટ્રેસ તે રીતે છે અને તમે તમારી દેખીતી ટફનેસ પર બીજો મુદ્દો શોધી શકશો ધારો કે હું તે બધામાં જોડાઈશ તો મારી પાસે Ke ને અનુરૂપ આલેખ છે તે દેખીતી ટફનેસ છે તેથી તમારી પાસે જે છે તે છે જ્યારે તમારી પાસે લંબાઈ 2a1 ની ક્રેક હોય છે ત્યારે ક્રેક ચોક્કસ સ્ટ્રેસ સ્તરે શરૂ થાય છે આ સ્ટ્રેસ સ્તરે કેટાસ્ટ્રોફીક ફેલ્યોર થાય છે પરંતુ તમે આવી ફેશનમાં દેખીતી ટફનેસ વિકસાવો છો ફેલ્યોર સ્ટ્રેસ સિગ્મા સી છે પરંતુ પ્રારંભિક ક્રેક લંબાઈ a1 છે આપણે પછીથી જે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તમે તેને દેખીતી ટફનેસ ના આધારે બનાવી શકો છો અથવા તમને ઈનીશીએશન ટફનેસ દેખીતી ટફનેસ અને કેટાસ્ટ્રોફીક ફેલ્યોર થાય છે તે ટફનેસ આપતા આલેખ પણ મળશે ત્રણેય આલેખ લોકો તે કરે છે હવે વિચાર એ છે કે આપણે આ બે ઝોનમાં ડેટાને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ તે શોધવા માંગીએ છીએ ફેડરસન દ્વારા આપવામાં આવેલ એક સરળીકરણ છે અને આપણે એક લાક્ષણિક ટફનેસ માટે તે કરીશું સમાન ગ્રાફ તમે અન્ય ટફનેસ મૂલ્યો માટે તે કરી શકો છો અને આ ફેડરસન દ્વારા આપવામાં આવેલ અભિગમ છે ધ્યાન રાખો તે એક એન્જિનિયરિંગ અભિગમ છે તે ક્ષેત્રના દૃષ્ટિકોણથી ખૂબ જ વ્યવહારુ છે આપણે તેના વિશે ચોક્કસ વિગતો જાણવા જઈ રહ્યા છીએ તેથી x અક્ષ પર તમારી પાસે ક્રેકની લંબાઈ છે અને તમે પેનલની પહોળાઈ ચિહ્નિત પણ જોઈ શકો છો તમારી પાસે પેનલની પહોળાઈ પણ હોઈ શકે છે કારણ કે તે આવશ્યકપણે લંબાઈ માપ છે y અક્ષ પર તમારી પાસે ફેલ્યોર નો સ્ટ્રેસ છે અને મેં તેને KIC માટે લખ્યું છે તમે તેને ઇનિશિયેશન ફ્રેક્ચર ટફનેસ અથવા એપ્પરન્ટ ફ્રેકચર ટફનેસ માટે પણ લખી શકો છો તે માત્ર ડાયાગ્રામને ગૂંચવશે તેથી મેં એક આકૃતિ લીધી છે આ ડાયગ્રામ શું બતાવે છે જ્યારે ક્રેકની લંબાઈ નાની હોય છે ત્યારે તમારી પાસે સ્ટ્રેસ ના ખૂબ મોટા મૂલ્યો હોઈ શકે છે જે શારીરિક રીતે શક્ય નથી અને જો તમે કહો કે તે નાની જાડાઈની પેનલ છે તો તમારી પાસે સિગ્મા ys તરીકે મહત્તમ સ્ટ્રેસ હશે કારણ કે ટ્રેસ્કા યીલ્ડ ક્રાઇટેરિયા એ પ્લેન સ્ટ્રેસ સિચ્યુએશન માટે લાગુ પડે છે તેથી હું આને પ્રારંભ કરવા માટે એક બિંદુ તરીકે લઈ શકું છું તેથી તમારે સ્પર્શક દોરવો પડશે તમે ગ્રાફનું નિર્માણ કરો છો કારણ કે તેની ચર્ચા કરવામાં આવી રહી છે તમારી પાસે પ્રારંભિક આલેખ છે જે pi a c ના મૂળ દ્વારા ભાગ્યા KIC બરાબર સિગ્મા c દ્વારા નિર્ધારિત છે હવે તમે સિગ્મા ys માંથી સ્પર્શક દોરો આ ચોક્કસ મૂલ્ય પર આને પૂર્ણ કરશે જે તમારી વિશ્લેષણાત્મક ભૂમિતિથી સરળતાથી નક્કી કરી શકાય છે હું વિગતોમાં આવવાનો નથી હું તમને અંતિમ મૂલ્યો આપવા જઈ રહ્યો છું તો તેનો અર્થ એ છે કે રેસિડયૂઅલ સ્ટ્રેન્થ ડાયગ્રામ માં સીધી રેખાનો ભાગ વત્તા કર્વ હશે અને તમે જાણો છો આ પેનલની પહોળાઈની બહાર જાય છે ધારો કે મારી પેનલની પહોળાઈ આટલી છે મારા રેસિડયૂઅલ સ્ટ્રેન્થ ડાયગ્રામ ની ઉપયોગી રેન્જ શું છે તેથી ભલામણ એ છે કે પેનલની પહોળાઈ W માંથી સ્પર્શક દોરો તેથી પેનલ W ની પહોળાઈ માટે રેસિડયૂઅલ સ્ટ્રેન્થ ડાયગ્રામ એક સીધી રેખાનો ભાગ એક વક્ર ભાગ અને અન્ય સીધી રેખાનો ભાગ હશે કોન્સટન્ટ જાડાઈની પેનલ ફેડરસન દ્વારા એન્જિનિયરિંગ અભિગમ તમે જાણો છો આ ફેડરસન દ્વારા આપવામાં આવેલી ભલામણ હતી તે એક એન્જિનિયરિંગ અભિગમ છે ખૂબ જ લોકપ્રિય લોકો તેનો ઉપયોગ ડાબે અને જમણે કરે છે અને હવે અહીં જે બતાવવામાં આવ્યું છે તે છે જ્યારે હું સિગ્મા ys માંથી સ્પર્શક મૂકું ત્યારે ક્રેક લંબાઈના અનુરૂપ મૂલ્યો શું છે ફેલ્યોર સ્ટ્રેસ સિગ્મા c1 હશે તે સિગ્મા ys ના બે તૃતીયાંશ તરીકે આપવામાં આવે છે તેથી સ્ક્રીનીંગ ક્રાઇટેરિયા માં આ જ કારણ છે આપણે કહ્યું છે કે ફેલ્યોર નો સ્ટ્રેસ 2 બાય 3 સિગ્મા ys કરતાં વધુ અથવા 2 બાય 3 સિગ્મા ys કરતાં ઓછો હોવો જોઈએ તે 2 બાય 3 સિગ્મા ys હતું તેનાથી ઓછું તેથી તે ફક્ત આ પ્રદેશમાં જ થવું જોઈએ તો તમે આ પ્રદેશમાં શું થાય છે તે બાકાત રાખવા માંગો છો અને જો તમે W માંથી સ્પર્શક દોરો છો તો તમારી પાસે આને અનુરૂપ બિંદુ તરીકે 2a2 બરાબર W બાય 3 છે તેથી તમારા સ્ક્રીનીંગ ક્રાઇટેરિયા ને અહીં આ રીતે દર્શાવવામાં આવ્યા છે અને તમારે જે ધ્યાનમાં રાખવું પડશે તે એ છે કે સીધી રેખાના ભાગોનો કોઈ ભૌતિક આધાર હોતો નથી પરંતુ તે એન્જિનિયરિંગના દૃષ્ટિકોણથી ઉપયોગી છે તમને ઘણા લોકો મળશે જેઓ એન્જિનિયરની પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓએ ફ્રેક્ચર મિકેનિક્સમાં યોગદાન આપ્યું છે તેઓ ચોક્કસ અંગૂઠાના નિયમો અને સરળીકરણો લાવ્યા છે અને તેઓએ તમારા જીવનને વ્યવહારુ ભૂમિતિમાં ફ્રેક્ચર મિકેનિક્સ ખ્યાલો લાગુ કરવા માટે સરળ બનાવ્યું છે તેથી આ તે માર્ગ છે જે તેણે આપ્યો છે તેથી તમે સંપૂર્ણ કર્વ લેતા નથી તમારી પાસે એક સીધી રેખાનો ભાગ કર્વ અને સીધી રેખાનો ભાગ હશે આના પરથી તમે પણ જઈને શોધી શકો છો પેનલની મિનિમમ પહોળાઈ કેટલી હોઈ શકે આપણે તે જોઈશું ધારો કે હું પેનલની પહોળાઈમાંથી સ્પર્શક દોરવાનું ચાલુ રાખું છું એક પેનલની પહોળાઈ પર તમને જે મળશે તે છે તમારી પાસે માત્ર એક સીધી રેખા હશે ત્યાં કોઈ વક્ર ભાગ હશે નહીં તેથી તે સૂચવે છે કે મિનિમમ પેનલ વિડથ નું મૂલ્ય શું છે તેથી ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ કરવા માટે તમારી પાસે તે મિનિમમ પેનલ વિડથ તરીકે હોવી જરૂરી છે તે કરતાં વધારે હોવું જોઈએ અને આ મિનિમમ પેનલ વિડથ 27 બાય 2 pi ગુણાકાર KIC દ્વારા ભાગ્યા સિગ્મા ys સંપૂર્ણ વર્ગ તરીકે આપવામાં આવે છે તેથી અહીં સારાંશ શું છે W મિનિમમ એ પેનલની મિનિમમ પહોળાઈ છે જેના માટે રેસિડયૂઅલ સ્ટ્રેન્થ ડાયગ્રામ લાગુ પડે છે કારણ કે આખરે જ્યારે તમે ડિઝાઇન માટે ફ્રેકચર મિકેનિક્સ ખ્યાલોનો ઉપયોગ કરવા માંગતા હો ત્યારે મારે રેસિડયૂઅલ સ્ટ્રેન્થ ડાયાગ્રામ મેળવવાની જરૂર છે એકવાર તમે ઇલાસ્ટોપ્લાસ્ટિક વિશ્લેષણ પર જાઓ તમારી પાસે ફેલ્યોર આકારણી ડાયાગ્રામ હશે તેમને FAD કહેવામાં આવે છે લિનિયર સ્થિતિસ્થાપક ફ્રેકચર મિકેનિક્સના કિસ્સામાં તમારી પાસે રેસિડયૂઅલ સ્ટ્રેન્થ ડાયગ્રામ હશે હું ધારું છું કે તમે ગ્રાફ દોરવામાં સક્ષમ છો અને તે ખૂબ જ સરળ છે તમારે ખ્યાલની પ્રશંસા કરવી પડશે અને તમે જોશો કે પેનલની ઓછામાં ઓછી પહોળાઈ હોવી જોઈએ જ્યાં તમારી પાસે માત્ર એક સીધી રેખા છે અને તે આ સૂચવે છે તેથી તમારી પાસે તેનાથી લાંબી પેનલ હોવી જરૂરી છે એકવાર તમે તેને સમજી લો પછી આ ડાયગ્રામ બનાવવી એકદમ સરળ છે એક્સપેરિમેન્ટલ વેલીડેશન હવે આપણે જે મહત્ત્વનું પાસું જોવાનું છે તે એ છે કે શું તે ન્યાયી છે જુઓ જ્યારે પણ લોકો કોઈપણ ઇમ્પિરિકલ અભિગમો લાવે છે ત્યારે તમે તેને ન્યાયી ઠેરવવાનો એકમાત્ર રસ્તો એ છે કે વાસ્તવિક ટેસ્ટસ કરો અને જુઓ કે તમારા ટેસ્ટ પરિણામો આ પેટર્નને અનુસરે છે કે કેમ જ્યાં સુધી તે અનુસરે છે તમે આને એન્જિનિયરિંગ વિશ્લેષણ તરીકે સ્વીકારવામાં ખુશ છો અને લોકોને આ મળ્યું છે અને મારી પાસે એલ્યુમિનિયમ એલોય 2219 માટે પરિણામ છે અને મને લાગે છે તમે x અક્ષ દોરો આ ક્રેકની લંબાઈ આપે છે અને તમારી પાસે વાય અક્ષ પર સ્ટ્રેસ સ્તર છે આ બિંદુઓ દોરવામાં આવે છે અને તમારી પાસે તેમાંથી પસાર થતી એક લાઇન છે આ એલોય માટે KIC 113 MPa રૂટ મીટર છે અને ફેડરસનના અભિગમનો ઉપયોગ કરીને તમે વિવિધ પેનલ પહોળાઈ માટે સ્પર્શક દોરી શકો છો અને લોકોને ટેસ્ટ માંથી જાણવા મળ્યું છે કે પ્રયોગમાં આ રેખાઓ સાથે કેટલાક ડેટા પણ મેળ ખાય છે અને આ ASTM તરફથી સૌજન્ય છે તેથી આ યોગ્ય જવાબ આપે છે એન્જિનિયરિંગ વિશ્લેષણ માટે ફેડરસનનો અભિગમ વ્યાજબી રીતે સ્વીકાર્ય છે આપણે તેની સાથે આગળ વધી શકીએ છીએ કોઈક રીતે તમે ફ્રેક્ચર મિકેનિક્સમાં જે પણ જ્ઞાન મેળવ્યું છે તમે તેને ફીલ્ડ એપ્લિકેશનમાં ટ્રાન્સલેશન કરવા સક્ષમ હોવા જોઈએ તેથી તમારે ચોક્કસ એન્જિનિયરિંગ અંદાજ બનાવવાની જરૂર છે જે ફેડરસનના વિશ્લેષણ દ્વારા સુંદર રીતે કરવામાં આવે છે અને આ ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ પરની અમારી ચર્ચાને સમાપ્ત કરે છે હવે આપણે આગળના પ્રકરણ તરફ આગળ વધીએ કન્વેન્શનલ ફટીગ ડિઝાઇન હવે આપણે ક્રેક ઈનીશીએશન અને લાઈફ એસ્ટીમેશન પરના પ્રકરણ તરફ આગળ વધીએ છીએ અને આપણે ચર્ચા કરતા પહેલા તે જોવાનું સારું છે કન્વેન્શનલ ફટીગ ડિઝાઇન શું છે કારણ કે તમે બધા જાણો છો ઘણી સ્ટ્રક્ચર ઓ વેરીએબલ લોડિંગનો અનુભવ કરે છે બહુ ઓછા સ્ટ્રક્ચર્સમાં મોનોટોનિક લોડિંગ હોય છે તેથી તમારે વેરીએબલ લોડિંગને કારણે સ્ટ્રક્ચરના પ્રતિભાવને સમાવવા પડશે અને એક સરળ મોડેલિંગ કે જે તમે કરી શકો છો તે લોડ સાયકલીય રીતે બદલાય છે પછીથી તમે ફ્યુરિયર સીરિઝનું વિશ્લેષણ લાવશો અને જટિલ લોડિંગને હાર્મોનિક્સના ઉમેરા તરીકે વ્યક્ત કરશો અને પછી પરિસ્થિતિને હેન્ડલ કરશો અને તમે કન્વેન્શનલ ફટીગ ડિઝાઇનમાં શું કરો છો તમે S N કર્વ પરની મદદ લેશો આપેલ મટિરિયલ માટે S N કર્વ માટે શોધો તેમાંથી અપેક્ષિત જીવન અથવા મટિરિયલ ની એંડયૂરન્સ લિમિટ ના આધારે ડિઝાઇન લોડ અથવા સ્ટ્રેસ પસંદ કરો આ રીતે તમે આગળ વધો અને તમારે ધ્યાનમાં રાખવું પડશે આધુનિક સંશોધન કહે છે કોઈપણ મટિરિયલ માટે એંડયૂરન્સ લિમિટ જેવું કંઈ નથી સ્ટ્રેસ ના અમુક મૂલ્ય પર સાયકલીય સ્ટ્રેસ મટિરિયલ હંમેશા નિષ્ફળ જાય છે કદાચ તે કરવામાં લાંબો સમય લાગી શકે છે એ આધુનિક સમજ છે પરંતુ કન્વેન્શનલ રીતે તમે શું કરો છો જો તમારી પાસે સાયકલીય લોડિંગ હોય તો તમે મટિરિયલ માટે માત્ર S N કર્વ લો અને તમારી જરૂરિયાતના આધારે ડેટાનો યોગ્ય ઉપયોગ કરવાનો પ્રયાસ કરો અને તમારે એ નોંધવું પડશે કે મટિરિયલ ની એંડયૂરન્સ લિમિટ નિયંત્રિત ફટીગ ટેસ્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે અને સામાન્ય રીતે ટેસ્ટ પરિણામો સંપૂર્ણપણે ઉલટા ફરતા બેન્ડિંગ સ્પેસીમેન માટે ઉપલબ્ધ છે કોઈ તમને S N કર્વ આપે છે ડિફૉલ્ટ સ્પેસીમેન કનફિગ્યુરેશન સંપૂર્ણપણે ઉલટું ફરતું બેન્ડિંગ સ્પેસીમેન છે અન્ય કોઈપણ પરિસ્થિતિ માટે તમારે તે પરિણામોમાં યોગ્ય કરેક્શન ફેક્ટર લાવવા પડશે તે પરિણામો ફટીગ સાહિત્યમાં સારી રીતે દસ્તાવેજીકૃત છે અને મુદ્દો એ છે કે હું અહીં ભાર આપવા માંગુ છું તમે ફટીગ ટેસ્ટ માં શું કરો છો તમારી પાસે ચાર પોઈન્ટ બેન્ડનો સ્પેસીમેન છે તમે લોડ્સ લાગુ કરો અને તમે નોંધ કરો જ્યારે સ્પેસીમેન તૂટી જાય છે ત્યારે સાયકલની સંખ્યા કેટલી છે આ રીતે સર્કિટ ડાયાગ્રામ પણ ડિઝાઇન કરવામાં આવે છે તમે માત્ર નોંધ કરી રહ્યા છો સાયલિકલ સ્ટ્રેસ ના કયા મૂલ્ય પર અને સાયકલની સંખ્યા કેટલી છે સ્પેસીમેન તૂટી જાય છે જ્યારે તમારી પાસે ક્રેક હોય ત્યારે શું થાય છે ક્રેક કેવી રીતે આગળ વધે છે વગેરે વગેરેનું તમે નિરીક્ષણ કરતા નથી આના આધારે તમે ફટીગ ટેસ્ટ માંથી ડેટા એકત્રિત કર્યો છે અને લાક્ષણિક સ્ટીલ માટે પ્રખ્યાત S N ડાયગ્રામ આપવામાં આવી છે તે લોગ લોગ પ્લોટ છે જે આપવામાં આવે છે અને તમારી પાસે સ્કેટર હશે કોઈપણ યોગ્ય રીતે હાથ ધરવામાં આવેલ ટેસ્ટ વેરવિખેર હશે ફ્રેક્ચર મિકેનિક્સ આધારિત ડિઝાઇન માટે પ્રશ્નોના જવાબ અને તમે એક રેખા દોરશો જે લિસ્ટ એક્સપેકટેડ લાઈફ છે આપેલ ઓલટરનેટિનગ સ્ટ્રેસ માટે N S અને તમે જાણો છો એંડયૂરન્સ લિમિટ શું છે અને આ રીતે તમે કન્વેન્શનલ ફટીગ ટેસ્ટ અભિગમમાં આગળ વધ્યા છો ફટીગ આધારિત ડિઝાઇન તમે ફક્ત આ જ કરશો જે ક્ષણે હું ફ્રેક્ચર મિકેનિક્સ પર આવું છું હું વધુ પ્રશ્નો પૂછીશ અને તમારે ધ્યાનમાં રાખવું પડશે ક્રેક ગ્રોથ ની પદ્ધતિઓમાંની એક ફટીગ છે સેવામાં ક્રેક વધે છે તેથી ફ્રેકચર મિકેનિક્સ દૃશ્યમાં જો મને ફટીગ ક્રેક વધતો હોય તો ધારો કે તમારી પાસે NDT પદ્ધતિ છે જે ક્રેકને શોધી કાઢે છે એક ડિઝાઇનર તરીકે વ્યક્તિએ પરિસ્થિતિ પર કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ શું આ તે છે કે તમે ચિંતિત થાઓ છો કે ક્રેક દેખાય છે તેથી સ્પેસીમેન કાઢી નાખો સ્ટ્રક્ચર કાઢી નાખો અથવા તમે કરેક્શનત્મક પગલાં લો અને આ વૈજ્ઞાનિક સલાહ પર આધારિત હોવું જોઈએ તમારી પાસે રેન્ડમ નિર્ણય હોઈ શકે નહીં પ્રશ્નોના જવાબ આપવાના છે શું તે ઘટક અથવા મશીનનું સંચાલન કરવું સલામત છે જો સલામત હોય તો કેટલા સમય માટે શું ક્રેક ગ્રોથ નું નિરીક્ષણ કરવું શક્ય છે જેથી કેટાસ્ટ્રોફીક ફેલ્યોર સર્જાય તે પહેલાં કોઈ વ્યક્તિ ઘટક ને કાઢી શકે અથવા મશીનને બંધ કરી શકે આ પ્રશ્નો સાથે સંબંધિત કંઈક આપણે અગાઉ પૂછ્યું છે ફ્રેક્ચર મિકેનિક્સ કોર્સ શું મદદ કરશે તે પ્રશ્નો આપણે ફરીથી પૂછી રહ્યા છીએ અને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે ખાસ કરીને જો તમે એરક્રાફ્ટને જુઓ તો દરેક ટેકઓફ અને લેન્ડિંગને એક સાયકલ તરીકે ગણવામાં આવે છે લાંબી ફ્લાઇટમાં ઘણું બધું થતું નથી પરંતુ ટેકઓફ અને લેન્ડિંગ ખૂબ જ ક્રિટીકલ છે દરેક ટેકઓફ અને લેન્ડિંગ તમે જાણો છો તમારી પાસે એરક્રાફ્ટના અમુક પાસાઓનું નિરીક્ષણ કરવા માટે એન્જિનિયરો આવશે અને આટલા કલાકોની ઉડાન પછી તેમની પાસે શેડ્યૂલ હોય છે કે કયા ઘટકો ને જોવાનું છે તેથી તમારી પાસે શેડ્યૂલ વિકસિત છે તેથી જો તમારે કોઈ શેડ્યૂલ વિકસાવવું હોય જે તમને મુસાફરોની સુરક્ષા તેમજ સ્ટ્રક્ચર પણ આપતું હોય તો તમારી પાસે વૈજ્ઞાનિક આધાર હોવો જોઈએ અને આ સમયપત્રક નક્કી કરવા પડશે આ પ્રશ્નોના જવાબ આપવા માટે ફટીગ ટેસ્ટ પરિણામ ચોક્કસપણે યોગ્ય નથી તેથી તમારે ચોક્કસપણે વધારાના ટેસ્ટસ માટે જવાની જરૂર છે વધારાનો ડેટા એકત્રિત કરો એકવાર તમે ડેટા એકત્રિત કરો તમે તેની સાથે શું કરશો કારણ કે ડેટા ફોર્મમાં રજૂ કરવાનો હોય છે જેનો તમે ઉપયોગ કરી શકો ડેટા રજૂ કરવામાં અમુક પ્રકારની ચાતુર્ય હોવી જોઈએ તે તમે આગલા વર્ગમાં જોશો આપણે જોઈશું કે આ ડેટાનો ઉપયોગ કરવામાં પેરિસનું શું યોગદાન છે આપણે એ પણ જોઈશું જેને ક્રેક ગ્રોથ કર્વ્સ તરીકે ઓળખવામાં આવે છે અને એકત્રિત કરવામાં આવેલ વિપુલ માહિતીનો ઉપયોગ અને યોગ્ય રીતે તમારા માટે તેમાંથી અર્થ કાઢવા માટે રજૂ કરવો જરૂરી છે તેથી આ વર્ગમાં આપણે આવશ્યકપણે પ્લેન સ્ટ્રેસ ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું આપણે જે મહત્વનો મુદ્દો પ્રકાશિત કર્યો તે એ હતો કે તમારે ફટીગ ની ક્રેક ની જરૂર નથી એક સો કટ પણ કરશે તે તમને કોઈપણ કદની સો લેવાની પરવાનગી આપતું નથી મૂળ રેડિયસ શું હોવી જોઈએ તેના પર નિયંત્રણ છે તેથી તે સૂચવે છે કે તમારી સો કેટલી સરસ હોવી જોઈએ હંમેશા તમારી પાસે સ્ટેબલ ફ્રેકચર હોવું જોઈએ અને ત્યારબાદ અનસ્ટેબલ ફ્રેકચર હોવું જોઈએ અને લોકો આ પ્લેન સ્ટ્રેસ ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગનો વીડિયો રેકોર્ડ બનાવે છે તેથી જો કોઈ સ્ટેબલ ફ્રેકચર ન હોય તો તેઓ ટેસ્ટ ને કાઢી નાખશે અને આપણે જોયું છે કે પેનલની પહોળાઈ પણ ભૂમિકા ભજવે છે અને આ ટેસ્ટ ના પરિણામ પૈકી એક છે ફેડરસન દ્વારા ભલામણ કરાયેલ રેસિડયૂઅલ સ્ટ્રેન્થ ડાયગ્રામ અને આપણે એ પણ ચર્ચા કરી છે કે એપ્પરન્ટ ફ્રેકચર ટફનેસ શું છે અને આપણે ફેડરસન દ્વારા એન્જિનિયરીંગ વિશ્લેષણનું પ્રાયોગિક સમર્થન પણ જોયું છે અને છેલ્લે આપણે જોયું કન્વેન્શનલ ફટીગ આધારિત ડિઝાઇનમાં અપનાવવામાં આવતી મૂળભૂત પ્રક્રિયાઓ શું છે અને ફ્રેકચર મિકેનિક્સ આધારિત ડિઝાઇનમાં કયા પ્રકારના પ્રશ્નોના જવાબો મેળવવાની જરૂર છે તેના માટે વધારાના ડેટાના સંગ્રહ અને તે ડેટાની પ્રસ્તુતિની જરૂર પડશે જે અમારા ઉપયોગ માટે ઉપયોગી છે આ બધું આપણે હવે પછીના વર્ગમાં જોઈશું